અત્યાર સુધી આપણે કેપેસિટર ફિલ્ટર સર્કિટ સાથે રેક્ટિફાયર સર્કિટનો અભ્યાસ કર્યો છે આપણે તેના વેવફોર્મ્સ જોયા છે આપણે રેક્ટિફાયર કેપેસિટર ફિલ્ટર સર્કિટને સીમ્યુલેટે કેવી રીતે કરવી તે પણ શીખ્યા છીએ આપણે હવે કોમ્પોનન્ટ્સ ડિઝાઇનિંગ માટેની એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ કરવી પડશે તમારી પાસે માત્ર બે પ્રકારના કોમ્પોનન્ટ્સ છે એક ડાયોડ રેક્ટિફાયર ડાયોડ અને બીજુ કેપેસિટર છે તેથી આ બે કોમ્પોનન્ટ્સને તમારે એવી રીતે રેટ કરવા પડશે કે તેઓ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ અને થર્મલ સ્ટ્રેસને નિયંત્રિત કરવામાં સક્ષમ હોય આ કોર્સમાં આપણે કરન્ટ અને વોલ્ટેજ સ્ટ્રેસ જેવા ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ માટેના રેટિંગ વિશે ચર્ચા કરીશું જો કે થર્મલ સ્ટ્રેસની ગણતરી એ પોતે જ બીજો કોર્સ હશે તેથી આ કોર્સ જ્યાં સુધી થર્મલ સ્ટ્રેસ માટેના કોમ્પોનન્ટ્સની ગણતરી અને રેટ કરવા સંબંધિત છે ત્યાં સુધી તે સ્કોપની બહાર છે જ્યારે તમે સર્કિટ ડિઝાઇન કરી રહ્યા હોય ત્યારે એક બીજો પોઈન્ટ છે જે તેની લાઈફ ડિઝાઇન કરવા માટેનો છે આ પણ આપેલ mttf મતલબ કે ટાઈમ ટુ ફેઇલ માટે ડિઝાઇન કરવાના સ્કોપની બહાર છે જો કે તે ધ્યાનમાં રાખો કે આ એવા પાસાઓ છે જે તમારે જ્યારે પ્રેક્ટિકલ સર્કિટની ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે ધ્યાનમાં લેવા પડશે આ કોર્સમાં હવે આપણે અહીં ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસને હેન્ડલ કરવા માટે કેવી રીતે ડિઝાઇન કરવી તેના તરફ ધ્યાન આપીશું હવે આપણે વ્હાઇટબોર્ડ ઉપર પાછા આવી ગયા છીએ જ્યાં આપણી પાસે વેવફોર્મ્સ છે આપણે અગાઉ આ વેવફોર્મ્સ જોયા હતા આ રિપલ Vc સાથેનું આઉટપુટ વોલ્ટેજ વેવફોર્મ છે જેને આપણે Vc કહીએ છીએ તે કેપેસીટન્સ ઉપર આઉટપુટ વોલ્ટેજ વેવફોર્મ છે Io એ આઉટપુટ કરંટ છે જે આપણે કરંટનું એવરેજ વેલ્યુ દર્શાવ્યું છે તે એક નાનું રિપલ હશે જેનો શેપ DC જેવો જ હશે જે R વડે ડિવાઇડ કરેલ છે આપણે જોયું તેમ આ ગ્રીન વેવફોર્મ રેક્ટિફાયરમાંથી બહાર આવતા કરંટનું છે અને કેપેસીટન્સ અને ડાયોડ રેટિંગના વેલ્યુની ગણતરી કરવા માટે આપણે થોડા વધુ પેરામિટર્સને પણ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે જે આપણે હવે કરીશું હવે આપણે જાણીએ છીએ કે આ ફુલ સાઇનસૉઇડનો હાફ વેવ શેપ છે તેથી આમાં pi નો એંગલ હોવો જોઈએ યાદ રાખો કે આ આખું 2ᴨ છે અને આટલું ᴨ છે જેનો અર્થ T2 પિરીઅડ બાય 2 થાય છે પછી બીજા પેરામિટર જે કન્ડક્શન પિરીઅડ છે જેને આપણે વ્યાખ્યાયિત કરીશું આ તે પિરીઅડ છે જેના માટે ડાયોડ કન્ડક્ટ્ થાય છે અને આપણે તેને α નામ આપીશું એટલે કે આ પોઈન્ટથી આ પોઈન્ટ ᴨ સુધી દરેક સાયકલનું પુનરાવર્તન થાય છે પીક ટુ પીક રિપલને વ્યાખ્યાયિત કરવા માટે બીજો વેરિએબલ છે તેથી આ આઉટપુટ વોલ્ટેજની પીક ટુ પીક રિપલ છે અને તેથી આપણે તેને પીક ટુ પીક રીપલ કહી શકીએ છીએ આ પીક કરંટ Im છે જે અહીં દર્શાવ્યા પ્રમાણે રેક્ટિફાયરમાંથી વહે છે તમે સામાન્ય રીતે જોઇ શકો છો કે જ્યારે આપણે કોમ્પોનન્ટ્સનું રેટિંગ અથવા ડિઝાઇનિંગ કરીએ છીએ ત્યારે આ કરંટની પ્રકૃતિની બરાબર ગણતરી કરવાનો પ્રયાસ કરવાથી આપણને ઘણું બધું મળતું નથી કારણ કે આપણે કોઈપણ રીતે કેટલાક સેફ્ટી ફેક્ટર્સ આપવા પડશે અને આપણે સામાન્ય રીતે ઉપકરણોને વધારે રેટિંગ આપીશું જો તમે આ લંબસ્ક્વેર ગ્રીન લંબસ્ક્વેર બોક્સને ધ્યાનમાં લો જો કરંટ વેવ શેપ કંઇક આવો હશે જો તમે આ ફ્લેટ ટોપ્ડ ગ્રીન લંબસ્ક્વેર બોક્સ માટે કોમ્પોનન્ટ્સ ડિઝાઇન કરો છો તો પર્ટિક્યુલર પણે તે કેપેસિટર ફિલ્ટર રેક્ટિફાયરમાંથી બહાર આવતાની સાથે જ શેપના પલ્સના આંતરિક શેપને હેન્ડલ કરશે તેથી સામાન્ય રીતે ડિઝાઇન પ્રેક્ટિસમાં આપણે શું કરીએ છીએ તે આપણે અહીં એન્જિનિયરિંગ જજમેન્ટનો ઉપયોગ કરીએ છીએ અને કહીએ છીએ કે ઉપકરણોને રેટિંગ આપવા માટે આપણે આ કમ્પલિટ ફ્લેટ ટોપ ફ્લેટ ટોપ લંબસ્ક્વેર પલ્સને હેન્ડલ કરવા માટે ઉપકરણોને ડિઝાઇન કરીશું તેના માટે ડિઝાઇન કરવા માટે ખૂબજ સરળ છે અને જો આપણે તેના માટે ડિઝાઇન કરીશું તો તે પર્ટિક્યુલરપણે કરંટના આ શેપને હેન્ડલ કરશે તેથી આપણે તે જ કરવાનો પ્રયાસ કરીશું આ કરંટ વેવ શેપ છે જેને કોઈ એનાલિસીસ માટે નહીં પરંતુ આપણે ફક્ત ડિઝાઇનના હેતુઓ માટે જ ધારીશું હવે આપણે Vo નામના 1 વધુ વેરિએબલને વ્યાખ્યાયિત કરીશું Vo એ ખરેખર આઉટપુટ વોલ્ટેજ Vc નું એવરેજ વેલ્યુ છે જે તમે કેપેસીટન્સના નોડ ઉપર જોઈ શકો છો તેથી જો આ પીક વેલ્યુ છે અને આ રિપલનું એવરેજ વેલ્યુ છે આ પ્લસ આ 2 વડે ડિવાઈડ કરીએ તો તે એવરેજ વેલ્યુ Vo હશે તેથી આ કરંટનું એવરેજ વેલ્યુ હશે જે વોલ્ટેજનું એવરેજ વેલ્યુ અહીં આપવામાં આવ્યું છે બે વધુ વેરિએબલ્સ જે કેપેસિટર લેશે તે પીક વેલ્યુ Vm1 છે અને તે સ્ટેડી સ્ટેટ મિનિમમ વેલ્યુ Vm2 ઉપર ડિસ્ચાર્જ થશે તેથી આ વેરિએબલ્સની વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને હવે આપણે કેપેસીટન્સની વેલ્યુ શું હશે અને ડાયોડ્સમાંથી વહેતા કરંટની વેલ્યુ શું હશે તેની ગણતરી કરીશું હવે આપણે ઇક્વેશન લખીએ તે માટે હવે મારા માટે રાઈટીંગ બોર્ડનો ઉપયોગ કરવો વધારે સારું રહેશે તેથી હું લેખન બોર્ડ ઉપર જઈશ અને ઇક્વેશન્સ લખવાનું શરૂ કરીશ અને તમે મને અનુસરી શકો છો તેથી મારી પાસે અહી તમામ પેરામિટર્સના નામ સાથે સમાન વેવફોર્મની આકૃતિ છે અને આપણે તેનો ઉપયોગ ડિઝાઇનના ઇક્વેશન્સ લખવા માટે કરીશું હવે ચાલો પહેલા આપણે કેપેસીટન્સના વેલ્યુની ગણતરી કરીએ ચાલો નોંધ કરીએ કે તમને ડિઝાઇનના હેતુઓ માટે કયા સ્પેસિફિકેશન્સ આપવામાં આવેલા છે તેથી તમને નીચે મુજબના સ્પેસિફિકેશન્સ આપવામાં આવે છે તમને જે વસ્તુ આપવામાં આવી છે તેમાંની એક Vo રિપલ સ્પેકનું મૂલ્ય આપવામાં આવેલ છે આ તમને આપવામાં આવશે તે તમને પીક ટુ પીક રિપલ વેરિએશન ડેલ્ટા Vr તરીકે આપવામાં આવશે જેમ કે આપણે તે ટાઈમે ચિહ્નિત કર્યું છે બીજું શું આપવામાં આવશે તમારી પાસે પાવર Po આઉટપુટ પાવર હશે અમારી પાસે ઇનપુટ સ્પેક પણ છે હવે ઇનપુટ વોલ્ટેજમાં બે ભાગો છે એક તો તમારી પાસે કદાચ 230 વોલ્ટ RMS જેવું કંઈક હશે જે સૂચવે છે કે 230 રુટ 2 પીક આ તમારું Vm હશે માત્ર એટલું જ નહીં પરંતુ તમારા ઇનપુટ વોલ્ટેજ 180 ડિગ્રી માઈનસ 180 વોલ્ટથી 270 વોલ્ટ સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્વિંગ થશે તેથી આવા પ્રકારના સ્વિંગ તમને રીઅલ વોલ્ટેજમાં પ્લસ 20 ટકા પરસેંટ 30 ટકા જોવા મળશે તેથી તમારે ઇનપુટ વોલ્ટેજ ટોલરન્સનો પણ ઉલ્લેખ કરવો જોઈએ તેથી આ સામાન્ય રીતે તે નોમિનલ વેલ્યુના 10 ટકા અથવા 15 ટકા આપવામાં આવે છે તેથી તે 230 વોલ્ટ RMS ના 10 થી 230 વોલ્ટ RMS ના 10 સુધી બદલાશે તેનો અર્થ છે 230 વોલ્ટ 23 વોલ્ટ ટોલરન્સમાં છે તેથી આ ટોલરન્સ આપવો પડશે તેથી ચાલો આપણે તેને બદલાતી ટકાવારી કહીએ છીએ એટલે કે તમારી પાસે ફ્રિકવન્સી હોવી જરૂરી છે આપણા દેશમાં સપ્લાય ફ્રિકવન્સી હંમેશા ઓછામાં ઓછી 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી તરીકે જાણીતી છે તેથી તમારે તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી તેથી આ તે સ્પેક્સ છે જે તમને આપવામાં આવ્યા છે આ તે સ્પેક્સ છે જે તમારી સાથે છે હવે આપણું પહેલું કામતે સ્પેક્સનો ઉપયોગ કરીને કેપેસીટન્સ C ની વેલ્યુ મેળવવાનું છે ચાલો આ પોઈન્ટથી શરૂ કરીએ ચાલો જોઈએ કે આ પોઈન્ટ ઉપર શું થઈ રહ્યું છે અથવા શું આપણે અહીં અનુરૂપ પોઈન્ટ ઉપર આવીશું આ પોઈન્ટ ઉપર કેપેસિટર પાસે એનર્જી હાફ CVm1 સ્ક્વેર છે અને અહીંથી અહીં ડાયોડ ઓફ છે તેવી જ રીતે અહીંથી અહીં સુધી ડાયોડ ઓફ છે કેપેસીટન્સ માત્ર લોડમાં ડિસ્ચાર્જ કરવાનું કામ કરે છે તેથી અહીંથી અહીં સુધી તે બીજે ક્યાંય લોડમાં ડિસ્ચાર્જ થયું નથી અને તે એનર્જી હાફ CVm2 સ્ક્વેરના લોઅર એનર્જી લેવલે પહોંચી ગયું છે તો અહીંથી અહીં સુધી આ લોસ્ટ થતી એનર્જીનું શું થયું તે લોડ ઉપર ગઇ છે તેથી તે અમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જેનો આપણે ઉપયોગ કરીશું તો મને તે માર્ક કરવા દો અહીં તે ½ CV2m1 છે અને અહીં તે ½ CV2m2 છે તો તફાવત શું છે તેથી ½ CV2m1 ½ CV2m2 લોડ ઉપર જાય છે અને તે વાસ્તવમાં ફુલ ᴨ પિરીઅડ માટે નથી તે ᴨ α ટાઈમ માટે છે તેથી ટાઈમ પિરીઅડ પાઈ માઈનસ આલ્ફા માટે કેપેસિટર્સ માત્ર લોડમાં ડિસ્ચાર્જ થાય છે તેથી ᴨ αᴨ ના ડ્યુટી રેશિયો સાથે પાવર Po ની વેલ્યુ મૂકવામાં આવે છે તેથી તે ટાઈમ દરમિયાન VoIo જેટલો પાવરનો જથ્થો T2 પિરીઅડ માટે મૂકવામાં આવે છે તેથી જો તમે આ ઇક્વેશન જુઓ તો આ ઇક્વેશન pi માઈનસ આલ્ફા બાય પાઈ દ્વારા T2 માં જુઓ તો પાવર આઉટપુટ Po માં વેટેડ પિરીઅડ છે તેથી આ ખરેખર એનર્જી છે જે વોટ ટાઇમ વોટ સેકન્ડમાં છે તેથી આ એનર્જી એ એનર્જીની માત્રા છે જે તમે અહીં જોઈ શકો છો જે ½ V ½ CV2m1 સ્ક્વેર માઇનસ ½ CV2m2 સ્ક્વેર જે લોડમાં મૂકવામાં આવે છે તો ચાલો તેને સરળ બનાવીએ આ ½ જે ᴨ αᴨ Po બાય 2f છે f એ ફ્રિકવન્સી છે હવે તેને C Vm1 Vm22 માં સ્પ્લીટ કરી શકાય છે તેથી ખરેખર આ ab માંથી a2 છે હવે આ કંઈ નથી પરંતુ ચાલો હું આ સ્ક્રીનને ઉપર ખસેડવા દો આ કંઈ નથી પરંતુ એવરેજ વેલ્યુ Vo છે આ બીજું કશું જ નથી પરંતુ ડેલ્ટા Vr છે તેથી આપણી પાસે C ᴨ αᴨ Po 2 f Vo∆Vr ડિનોમિનેટરમાં આવે છે પરંતુ Po પોતે VoIo છે તેથી Vo કેન્સલ થશે અને તમે C ની વેલ્યુ ᴨ αᴨ Io 2f∆Vr તરીકે લખી શકો છો તેથી આ કેપેસિટરની વેલ્યુ છે જે તમારે આ પર્ટિક્યુલર રિપલ અને પર્ટિક્યુલર લોડ કરંટ મેળવવા માટે મૂકવી પડશે તેવી જ રીતે તમારે નોંધ લેવી જોઈએ કે ત્યાં કેટલીક અન્ય વિવિધતાઓ આવી શકે છે જે તમારે Io ની મેક્સીમમ વેલ્યુ માટે ગણતરી કરવી જોઈએ તેથી જો તમે Io ની મેક્સીમમ વેલ્યુ માટે ગણતરી કરો છો તો C ની વેલ્યુ તેને હેન્ડલ કરવા માટે પૂરતી હશે તમારે મિનિમમ રિપલ માટે પણ ગણતરી કરવી જોઈએ તેથી મિનિમમ રિપલ માટે અમને C વેલ્યુ હાઇ મળે છે તેથી એકવાર તમે Io ની વેલ્યુ મુજબ મિનિમમ રિપલ માટે સૌથી ખરાબ સ્થિતિનું ધ્યાન રાખશો તો C ની વેલ્યુ સારી રહેશે જ્યારે તમે રિઅલ સર્કિટમાં C ની વેલ્યુ મૂકતા હોય ત્યારે તમારે અન્ય એક ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડને ધ્યાનમાં લેવો પડશે જ્યારે તમે એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર ખરીદો છો ત્યારે તેમાં ખૂબ જ મોટો ટોલરન્સ માઇનસ ચાલીસ ટકાથી સો ટકા ટોલરન્સ હોઈ શકે છે તેથી સામાન્ય રીતે તમે જેની ગણતરી કરો છો અને પછી તમે શું ખરીદો છો અને પછી ખરેખર માપમાં ખૂબ મોટો અને નોંધપાત્ર તફાવત હોઈ શકે છે તેથી સામાન્ય રીતે વ્યવહારમાં જે થાય છે તે એ છે કે એકવાર તમે C ની ગણતરી કરો તો તે તમને લગભગ 15 μF અથવા 10 μF મળશે તમે તે વેલ્યુ કરતા ત્રણ ગણી લઇ શકો છો તમે તે વેલ્યુ 30 μF મૂકી શકો છો તેથી તમે ખરીદેલું કેપેસિટર પણ માઇનસ ચાલીસ ટકા હોય તો પણ હવે તે આ પ્રકારની વિવિધતાઓને નિયંત્રિત કરી શકશે તેથી આ રીતે તમે વેલ્યુની ગણતરી કરી શકો છો ચાલો હવે આરએમએસ કરંટની ગણતરી કરીએ જે કેપેસીટન્સમાંથી પસાર થાય છે કારણ કે તે એક પેરામિટર છે જેની આપણે ગણતરી કરવાની જરૂર છે તે પેરામિટર છે કારણ કે તે કેપેસિટરની ગરમીને સીધી અસર કરશે તેથી તે કરવા માટે મને ફરીથી આ કન્ડક્શન પિરીઅડ તરફ પાછા જવા દો જ્યારે કરંટ વહેતો હોય છે આ α ટાઈમ એ પિરીઅડ છે જ્યાં ડાયોડ કંડક્ટિંગ થાય છે શું આપણે α ની આ વેલ્યુ જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે અહીં આ Vm1 ની પીક વેલ્યુ છે તેથી Vm1cosα જે Vm2 હશે તેથી આપણે Vm1 જાણીએ છીએ આપણે રિપલને જાણીએ છીએ આપણે Vm2 ને જાણીએ છીએ અને તેથી આપણે α જાણવા માટે સમર્થ હોવા જોઈએ તો આપણે તે કેવી રીતે મેળવીએ છીએ Vm2 બરાબર Vm1 cosα છે α બરાબર cos 1 Vm2Vm1 છે Vm1 જે Vrms √2 થી ઓળખાય છે Vm2 એ સ્પેકથી ઓળખાય છે જે Vm1 ∆Vr છે આ બધા ઇનપુટ સ્પેકમાંથી આવે છે પછી એકવાર તમે α ની વેલ્યુ જાણી લો પછી તમે કેપેસીટન્સમાંથી વહેતા કરંટની ગણતરી કરી શકો છો હવે મેં કહ્યું તેમ આપણે આ રેક્ટેંગ્યુલર એપ્રોક્સિમેશન બનાવવા જઈ રહ્યા છીએ અને તમારે એ શરતનો ઉપયોગ કરવો પડશે કે કેપેસીટન્સ દ્વારા કરંટનું એવરેજ વેલ્યુ સ્ટેડી સ્ટેટમાં હંમેશા શૂન્ય હોય છે તેથી આ કેપેસિટરનો ચાર્જ અપ એરિઆ છે અને આ એરિઆ છે જે ડાયોડ્સનું કન્ડકટિંગ કરી રહ્યું છે કેપેસિટર કન્ડકટિંગ કરી રહ્યું નથી તેથી આપણે જાણીએ છીએ કે આ Io છે અને આ Ioπ απ T2 હશે એટલે કે આ એરિઆ Im -Io απ T 2 છે તેથી આ T 2 ઉમેરવામાં આવે છે તેથી આ ચાર્જ સાથેનો ચાર્જ છે તેથી જો તમે કરંટની rms વેલ્યુ શોધવા માટે T2 દૂર કરો છો તેથી απ Io2 π -α π ના ડ્યુટી સાયકલ સાથે પોઝિટિવ એરિઆ Im -Io2 માટે Icrms એ રૂટ મીન સ્ક્વેર છે તેથી સમગ્ર વસ્તુ રૂટ નીચે છે તેથી આ કેપેસીટન્સમાંથી પસાર થતા કરંટનું rms વેલ્યુ હશે કે કેપેસિટરના ESR વેલ્યુમાં આ r m s કરંટ સ્ક્વેર તમને કેપેસિટર સાથે ગરમીની અસર આપશે તેથી ખાસ કરીને જ્યારે તમે થર્મલ મેનેજમેન્ટ અને થર્મલ ડિઝાઇન કરવા માંગતા હોય ત્યારે આ ઉપયોગી થઈ શકે છે તેથી એકવાર તમે આ જાણશો તો તમે કેપેસિટેન્સને સ્પષ્ટ કરી શકશો તેથી કેપેસિટેન્સને નીચે પ્રમાણે સ્પષ્ટ કરી શકાય છે આપણે જાણીએ છીએ કે C વેલ્યુ એ ઇક્વેશન દ્વારા આપવામાં આવે છે જે આપણે હમણાં Io 2f∆Vr મેળવ્યું છે તેથી આ Io મેક્સ છે ત્યારે વહેતો Io મેક્સીમમ શક્ય હોવો જોઈએ અને આ કન્ડીશનમાં ∆Vrmin નું વેલ્યુ મિનિમમ હશે ત્યારે C નું વેલ્યુ શું છે જ્યાં તમને આ વિવિધતા મળશે હું આ વિવિધતાનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કે ઇનપુટ વોલ્ટેજ નવી વેલ્યુથી મેક્સીમમ વેલ્યુ સુધી બદલાય છે તેથી ત્યાં ગમે તેટલી ખરાબ સ્થિતિ હોય તે ડેલ્ટા Vrmin શોધો અને તેને એપ્લાય કરો હવે કેપેસિટરના મહત્તમ વોલ્ટેજનું રેટિંગ કેપેસિટર વોલ્ટેજ Vrms √2 હશે જે હવે Vm છે Vm પોતે ઉપરના એન્ડ સુધી સ્વિંગ થઈ શકે છે કારણ કે ત્યાં ટોલરન્સ છે જે મેં 1 પ્લસ ટકા ટોલરન્સ વેલ્યુ જણાવ્યું હતું તે 10 20 બાય 100 ગમે હોઇ શકે છે તેથી આ કેપેસિટરની મેક્સીમમ વેલ્યુ હશે એટલે કે તમારી પાસે Ic rms રેટિંગ પણ છે જે અમને હમણાં જ મળ્યું છે તેથી 2 απ Io2 π απ છે તેથી આ RMS વેલ્યુ હશે તેથી આ સાથે અને પછી આપણે કહી શકીએ કે મેક ટાઇપ ઇલેક્ટ્રોલાઇટ પ્રકારના એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોલાઇટ હશે જેનો આપણે સામાન્ય રીતે ઉપયોગ કરતા નથી તેથી આ કેપેસિટરની ઇલેક્ટ્રિકલ ડિઝાઇનને પૂર્ણ કરશે હવે ડાયોડ માટે તમે જોઇ શકો છો કે જ્યારે ડાયોડ્સ ઓફ હોય ત્યારે ત્યાં મેક્સીમમ વોલ્ટેજ હશે તો પીક ઇન્વર્સ વોલ્ટેજ Vrms √2 હશે તેથી જો તે 230 છે તો તે 230 √2 જે 325 વોલ્ટ હશે એટલા માટે તમે વધારાની વેલ્યુ આપો છો તે પર્ટિક્યુલર સ્થાન માટે આ ટોલરન્સ સ્વિંગ મેક્સીમમ હશે તેથી જ્યારે તમે ડાયોડ પસંદ કરો છો ત્યારે તમારે એક ડાયોડ પસંદ કરવો પડશે જે નિશ્ચિતપણે પીક ઇન્વર્સ વોલ્ટેજ રેટિંગ ધરાવતો હોય તેના કરતાં તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ગણતરી કરી શકશો ત્યાં અન્ય બે વેલ્યુ છે જેની તમારે ડાયોડ માટે ગણતરી કરવાની જરૂર છે એક એવરેજ આઈડી એવરેજ અને Id મેક્સીમમ છે તેથી મેક્સીમમ Id કરંટ જેટલો જ છે જે મેક્સીમમ કરંટ જે રેક્ટિફાયરમાંથી વહેતો હોય છે Id મેક્સીમમ આના જેવો જ હશે આ Id મેક્સીમમ Im ડાયોડનો એવરેજ વેલ્યુ છે તમે જોઇ શકો છો કે દરેક ડાયોડ દ્વારા તે વૈકલ્પિક સાયકલમાંથી વહે છે તેથી જો તમે પછીની પીળી હાફ સાયકલમાં D2 અને D3 માં વહેતા હોય તો D1 અને D4 થી D4 થી D1 ફરીથી D4 માં વહે છે અને આગળની વાદળી હાફ સાયકલ ફરી D2 અને D3 માંથી વહેશે તેથી આ માટે એવરેજ Im ડ્યુટી સાયકલ α2π હશે કારણ કે આ દરેક 2π વખતે પુનરાવર્તન થાય છે તેથી ડાયોડ માટે આપણે નીચેની રીતે એવરેજ સરળતાથી શોધી શકીએ છીએ આ Im α2π એવરેજ કરંટ હશે જે ડાયોડમાંથી વહે છે અને જ્યારે તમે ડાયોડ પસંદ કરો છો ત્યારે તેનું રેટિંગ આના કરતા વધારે હોવું જોઈએ અને IM પોતે પીક કરંટ રેટિંગ છે જે આ પ્રકારની પલ્સ અંદાજ માટે આલ્ફા કરતાં ખૂબ જ નાના પિરીઅડ માટે વહે છે તેથી આની જેમ હવે તમારી પાસે ડાયોડ રેટિંગ છે અને તમારી પાસે કેપેસિટર પણ છે જે ઇલેક્ટ્રિકલી ડિઝાઇન કરેલું છે અને આ વેલ્યુ તમારા માટે આ ઉપકરણો પસંદ કરવા માટે માર્ગદર્શક વેલ્યુ બની શકે છે તો તમે શું કરી શકો કે આપણે આ ઇક્વેશન્સને સ્ક્રિપ્ટ ફાઇલમાં મૂકી શકીએ છીએ તેથી જ્યારે તમે પુનરાવર્તિત ડિઝાઇન કરવા માંગો છો ત્યારે તમે આ વિશિષ્ટતાઓને બદલતા રહો અને પછી તમે તેને તપાસતા રહો અને કદાચ તમને કોઈ પર્ટિક્યુલર કોમ્પોનન્ટ્ ન મળે અને પછી કદાચ તમે થોડી વસ્તુઓ બદલવા માંગો છો તેથી તેને સ્ક્રિપ્ટ ફાઇલમાં ઓક્ટેવ અથવા મેટલેબ જેવું કંઈક મૂકવું સારું છે તેથી આપણે ઓક્ટેવ સ્ક્રિપ્ટ ફાઇલનો ઉપયોગ કરીશું અને ડિઝાઇનની વેલ્યુ શું છે તે જોવા માટે સ્ક્રિપ્ટ ફાઇલને વારંવાર ચલાવીશું તેથી આપણે આખરે આ વેલ્યુની વારંવાર ગણતરી કરવાની જરૂર નથી જે કંટાળા જનક લગતી હોય છે તેથી હવે હું તમને બતાવીશ કે કેવી રીતે તેને સ્ક્રિપ્ટ ફાઇલમાં મૂકવું અને આ રીતે ડિઝાઇન પ્રક્રિયાને સ્વચાલિત કરવી હું તમને બતાવીશ કે કોમ્પોનન્ટ્સની વેલ્યુ ડિઝાઇન કરવા માટે નમૂના સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવવી તો આ અમારો ફોલ્ડર ડાયલોગ છે આપણે DC ફોલ્ડરમાં જઈશું મેં અહીં એક DC સેમ્પલ પહેલેથી જ બનાવ્યો છે તો આ m ફાઇલ છે હું તમને સમજાવીશ કે હું તેને એક બાજુ ઉપર રાખીશ તે જ ટાઈમે હું પણ ઓક્ટેવ કરવા માંગુ છું હું આ ઓક્ટેવ લગાવીશ હું તેને એક બાજુએ રાખીશ અને સ્કોપને મેક્સીમમ કરીશ તેથી મારી પાસે કામ કરવાની જગ્યા છે તેથી તે આના જેવું છે મને અહીં એ જ ફોલ્ડરમાં જવા દો મેં તે પહેલેથી જ લખ્યું છે તેથી આપનો વધારે ટાઈમ બગડે નહીં તમારે તમારી સ્ક્રિપ્ટને 3 ભાગોમાં વર્ગીકૃત કરવી પડશે આ સિન્ટેક્સ તમે મેટ લેબમાં જે કરશો તેના જેવું જ છે જેમાં પહેલેથી જ એક્સ્ટેંશન ડોટ એમ m છે તમારી પાસે સર્કિટનું સ્પેસિફિકેશન પહેલાથી જ આપેલું છે પછી તમે ગણતરીઓ સાથે આગળ વધો આ બધી ગણતરીઓ છે અને પછી ડિસ્પ્લે દ્વારા આ તે છે જે તમે ગણતરી પૂર્ણ કર્યા પછી દિવસના અંતે ડિસ્પ્લે કરવા માંગો છો તેથી તેને આ 3 ભાગોમાં રાખો તેથી આ સ્પેસિફિકેશન છે જે તમે પુનરાવર્ત કરવા માટે બદલશો આ બધી ગણતરીઓ આ વેરિએબલ્સ ઉપર આધારિત છે જે આપણે સ્પેસિફાઇડ કર્યું છે મેં અહીં યોગ્ય વેરિએબલ્સનો ઉપયોગ કર્યો છે કારણ કે હું સ્ક્રિપ્ટના અનુગામી સરવાળો કરી શકતો નથી તેથી Vrms એ ઇનપુટ વોલ્ટેજ છે જે મેં વીસ ટકા ટોલરન્સ બનાવી છે Vr એ પાવર Po ઉપર આઉટપુટ મેઇન સપ્લાય ફ્રીક્વન્સીનો પીક રિપલ વોલ્ટેજ છે અને ગણતરીઓ છે તમે પ્રથમ મિનિમમ વેલ્યુ અને મેક્સીમમ શું છે તેની ગણતરી કરવાનો પ્રયાસ કરી શકો છો આપણે ચર્ચા કરી છે તેમ પીકની મિનિમમ વેલ્યુ અને પીકની મેક્સીમમ વેલ્યુ આ ઈકવેશનો દ્વારા ખુબજ ઓછા પ્રમાણમાં મેળવી શકો છો પરંતુ હું હવે સમસ્યાઓની વેલ્યુનો પણ ઉપયોગ કરું છું એવી જ રીતે તમને આલ્ફા માટે 2 મૂલ્યો મળશે આલ્ફા મીન આલ્ફા મેક્સ C ની કિંમતની ગણતરી માટે આલ્ફાનું મહત્તમ મૂલ્ય પસંદ કરો પછી અહીં તમારે C ના વોલ્ટેજની ગણતરી કરવી પડશે જે આઉટપુટ કરંટ મહત્તમ આઉટપુટ કરંટ કેપેસિટરની RMS વેલ્યુ અને પછી ડાયોડ સિલેક્શન પીક ઇન્વર્સ વોલ્ટેજ વેલ્યુ Id એવરેજ અને RMS વેલ્યુ જોઇ શકો છો પછી છેલ્લે ડિસ્પ્લે માટે હું fprintf સ્ટેટમેન્ટનો ઉપયોગ કરું છું તેથી તે સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિસ્પ્લે ઉપર મૂકવામાં આવે છે તમે ફાઇલમાં પણ મૂકી શકો છો અને આ તમારા C ના સિન્ટેક્સ સ્પેસિફિકેશનો આઉટપુટ પાવર કેપેસિટર પસંદગી વેલ્યુ અને ડાયોડ્સ જેવા જ છે તેથી આ તે પેરામિટર્સ છે જે તમે કરવા માંગો છો તેથી હું આ ગૂગલ ડ્રાઇવમાં પણ અપલોડ કરીશ તેથી તમે તેને એકવાર જોઈ શકો અને પછી આ લાઇનો સાથે તમારી ડિઝાઇન સ્ક્રિપ્ટ ફાઇલો બનાવવાનો પ્રયાસ કરી શકો છો તેથી આપણે ઓક્ટેવ વર્કસ્પેસમાં જઈએ છીએ તમે ફક્ત તે સ્ક્રિપ્ટ ફાઇલ રન કરી શકો છો તેથી આપણે તેનું નામ જાણીએ છીએ જે રેક્ટ અન્ડરસ્કોર ફિલ્ટર ડોટ એમ છે જેમાં રેક્ટ અંડરસ્કોર ફિલ્ટર rect filter લખવાનું હોય છે ડોટ એમ એક્સ્ટેંશન આપશો નહીં ફક્ત તેને રન કરો તેથી તમે જોઇ શકો છો કે આ એક્ઝિક્યુટ થઈ જાય છે કદાચ પહેલાં તમે સ્ક્રીન સાફ કરો તો સારું રહેશે તેથી તે સેવ કરો તેથી મને તે એકવાર ફરીથી કરવા દો તેથી આ આઉટપુટ પાવર છે તે બધી વસ્તુઓ અને કેપેસિટર્સ પસંદગી વેલ્યુ 110 114 95 માઇક્રો ફેરાડ્સના સ્પેસિફિકેશનો છે તેથી એકવાર તમે ડાયોડ સિલેક્શનને આ લેવલ ઉપર મૂક્યા પછી હું અહીં 1e6 વડે ગુણાકાર કરી રહ્યો છું હું તેને 14 પોઈન્ટ નંબરનો લાંબો ગેપ રાખવાને બદલે માઇક્રો ફેરાડ્સમાં દર્શાવી શકું છું તેથી આ રીતે તમે પુનરાવર્તનો કરવાનું ચાલુ રાખી શકો છો કોઈપણ ટાઈમે પાવર વેલ્યુ બદલીને તેને 1000 વોટ બનાવી શકો છો અને પછી આ સ્ક્રિપ્ટને ફરીથી રન કરી શકો છો તેથી તમે જોઇ શકો છો કે વસ્તુઓ બદલાઈ રહી છે અને તમે તેની સાથે એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ રાખી શકો છો અને પછી વેલ્યુના સિમ્યુલેશન પ્લગ ઉપર પાછા જઈ શકો છો કારણ કે તમે જે વેલ્યુ જોઈએ છે તે તમે કરી શકો છો તેથી આ તમને રેક્ટિફાયર સર્કિટ રેક્ટિફાયર ફિલ્ટર સર્કિટ વિશે ઘણી સમજ આપશે તેથી તમે આ રીતે રેક્ટિફાયર ફિલ્ટર સર્કિટમાંના બે મહત્વપૂર્ણ કોમ્પોનન્ટ્સ ડાયોડ અને કેપેસિટરનું એનાલિસીસ અને ડિઝાઇન કરી શકો છો